આ વિડિયો કેપ્સ્યુલ માં આપણે ચુંબકીય પર આપણી ચર્ચા શરૂ કરીશું આપણે ફોરવર્ડ કન્વર્ટર ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરવાની જરૂર છે અને તે પછી આપણે ઇન્ડક્ટર માટે ચુંબકીય ડિઝાઇન કરવાની જરૂર છે તેથી આ બે મહત્વપૂર્ણ વિષયોની આપણે ચર્ચા કરીશું આપણે જોઈશું કે આપણે ટ્રાન્સફોર્મર માટે કોર ની પસંદગી કેવી રીતે કરીએ છીએ અને પછી ઇન્ડક્ટર માટે પછીથી અને તમે જે કોપર વાયર નો ઉપયોગ કરશો તેની જાડાઈ ફોરવર્ડ કન્વર્ટર ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્ટર બંને માટે તે બધી વસ્તુઓના ટર્ન ની સંખ્યા નક્કી કરવા માટે પણ આ માટે આપણે એરિયા પ્રોડક્ટ અભિગમ તરીકે ઓળખાતા અભિગમનો ઉપયોગ કરીશું અને પદ્ધતિસરના એક પછી એક પગલે ચુંબકીય એ વિષય છે જેને સમજવો સામાન્ય રીતે અઘરો હોય છે કારણ કે આપણે ચુંબકીયની અંદર જોઈ શકતા નથી પરંતુ કેટલાક સરળ નિયમો છે અને જો આપણે તેનું પાલન કરીશું તો આપણે સામાન્ય રીતે ખોટા નહીં પડીએ અને ટ્રાન્સફોર્મર્સ તમે અહીં જુઓ છો તેમ આ એક લો ફ્રિક્વન્સી ટ્રાન્સફોર્મર છે જેનો ઉપયોગ 50 હર્ટ્ઝ એપ્લિકેશન્સ માં થાય છે પરંતુ આ તે નથી જેનો ઉપયોગ આપણે સ્વિચ મોડ પાવર સેમી કંડક્ટર એપ્લિકેશન્સમાં કરીશું જ્યાં આપણે ફેરાઇટ કોર જેવા ઉચ્ચ ફ્રિક્વન્સી કોરનો ઉપયોગ કરીશું અને તેથી ભૌતિક ચુંબકીયની રચના કરી રહ્યા છીએ અને તેને વિદ્યુતપ્રવાહમાં વોલ્ટેજ ના વિદ્યુત પરિમાણો સાથે જોડવાનો પ્રયાસ કરીશું જે આપણે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી આ ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્ટરની ડિઝાઇનમાં મુખ્ય મુખ્ય મુદ્દો છે અને તે જ અમે આ વિડિઓ કેપ્સ્યુલમાં કરીશું મારી પાસે અહીં એક ટ્રાન્સફોર્મર છે આ લો ફ્રિક્વન્સી ટ્રાન્સફોર્મર છે અને તમે અહીં જુઓ છો કે તે સ્ટેક લેમિનેશન્સ થી બનેલું છે આ એક સાથે સ્ટેક થયેલ પાતળા લેમિનેશન્સ છે અને પછી હવાના પોકેટ્સ બહાર રાખવા માટે વાર્નિશ લાગુ કરવામાં આવે છે અને આ લેમિનેશન્સ સ્ટીલ ના બનેલા હોય છે હકીકતમાં તેઓ સિલિકોન સ્ટીલના બનેલા હોય છે અને તેમને કોલ્ડ રોલ્ડ સિલિકોન સ્ટીલ કહેવામાં આવે છે અને તેઓ લગભગ એક બિંદુ ટેસ્લા ની મહત્તમ પ્રવાહ ઘનતા ક્ષમતા ધરાવે છે તેથી આ સામાન્ય ટ્રાન્સફોર્મર્સ છે જે તમે જોયા હશે પરંતુ આ લો ફ્રિક્વન્સી એપ્લિકેશન્સ અથવા 50 હર્ટ્ઝ એપ્લિકેશન્સ માટે છે અને જો તેને ફેરવો છો તો તમે કદાચ જોશો કે આ તે છે જ્યાં વાઇન્ડિંગ રાખવામાં આવ્યું છે અને આ એક પાર્ચમેન્ટ પેપર છે અને નીચે કોપર વાઇન્ડિંગ છે પ્રાઇમરી અને સેકન્ડરી બંને અહીં વાઉંડ કરેલા છે અને પછી તે બહાર આવે છે અને પછી અહીં સમાપ્ત થાય છે તેથી આ લો ફ્રિક્વન્સી ટ્રાન્સફોર્મર છે જે તમને ખ્યાલ આપવા માટે છે કે સામાન્ય 50 હર્ટ્ઝ ટ્રાન્સફોર્મર કેવું દેખાય છે પરંતુ સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય એપ્લિકેશન્સ માટે અમે આ સામગ્રીનો ઉપયોગ કરીશું નહીં અમે હાઇ ફ્રિક્વન્સી મટિરિયલનો ઉપયોગ કરીશું જેને ફેરીટ કોર તરીકે ઓળખવામાં આવે છે મારી પાસે અહીં ફેરાઇટ કોરનું વધુ એક ઉદાહરણ છે તમે જુઓ છો કે આ એક ફેરાઇટ કોર છે આ એક રાઉન્ડ ટોપોલોજી ફેરાઇટ કોર છે જેને હોટ કોર કહેવામાં આવે છે હકીકતમાં આ પ્રયોગશાળામાં વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યું છે અને તમે અહીં જુઓ છો ત્યાં એક ભૂતપૂર્વ છે અને પહેલાની અંદર કોપરની કોઈલ ને વાઉંડ કરેલા છે હકીકતમાં તમે તૂટેલા ફેરાઇટનું વધુ સ્પષ્ટ ચિત્ર મેળવી શકો છો મુખ્ય અહીં તમે જોશો કે ફેરાઇટ કોર તૂટી ગયો છે અને તે પહેલાની અંદર આ ગોળાકાર બોબિન છે અને બોબિનની અંદર તમારી પાસે પ્રાઇમરી વાઇન્ડિંગ્સ અને સેકન્ડરી વાઇન્ડિંગ્સ છે તેથી આ પ્રકારના કોર મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે અને સ્વિચ્ડ મોડ પાવર કન્વર્ટર અથવા DC DC કન્વર્ટર વિશ્વમાં જે ખૂબ જ સામાન્ય છે તે E E પ્રકારનો કોર છે તેથી આ એક E E પ્રકારનો કોર છે તેથી આ E E પ્રકારનો કોર એક ગોળામાં આવે છે તમે જોશો કે બે E E એ આ રીતે એક સાથે જોડાયેલા છે અને આ E E કોર બનાવે છે અને તમારે સમજવું જોઈએ કે આ લંબચોરસ ના એરીયાની અંદર જે એરીયા છે તે વિંડો એરિયા છે એક લંબચોરસ બંને વિન્ડો એરિયા Aw નથી જેનો મેં હમણાં જ અગાઉ ઉલ્લેખ કર્યો છે અને તમામ વાઇન્ડિંગ્સ આ વિન્ડો એરિયામાં ફિટ થવા પડશે અને જો હું આ બે ભાગને દૂર કરું અને પછી જો હું તમને ફેસિંગ ભાગ બતાવું તો આ ભાગ તમે જે જુઓ છો તે કોર ક્રોસ સેક્શન એરિયા છે જ્યારે તમે અહીં વાઇન્ડિંગ મૂકો છો અને પ્રવાહ ઓર્થોગોનલી આ મુખ્ય ક્રોસ સેક્શનમાં વહે છે આ કોર ક્રોસ સેક્શન એરિયા છે અને આ પછી બે હાફ કોર ક્રોસ સેક્શનમાં વિભાજિત થાય છે તેથી ખરેખર આ એક બોબિન છે અને બોબિન પર વાઇન્ડિંગ્સ વાઉંડ કરેલા કરવામાં આવે છે તેથી પછી વાઇન્ડિંગ કર્યા પછી બોબિન્સને કોરમાં દાખલ કરવામાં આવે છે જેથી પૂર્ણ ટ્રાન્સફોર્મર રચાય તેથી તમે જોશો કે અહીં આ ભાગ વિંડો એરિયા છે જે હું કહેતો હતો અને વાઇન્ડિંગ્સ દેખાશે તેથી જો હું કટ સેક્શન બનાવું તો તમને અહીં વિંડોના એરીયામાં કોપરના વર્તુળો દેખાશે અને દેખીતી રીતે જ વાયરની જાડાઈ પાવરની માત્રા અને તેને સંભાળવાના વિદ્યુતપ્રવાહ દ્વારા નક્કી કરવામાં આવશે તેથી સમજો કે જ્યારે હું વિન્ડો એરિયાનો અર્થ કરું છું ત્યારે તે આ એરીયા છે અને જ્યારે હું કોર ક્રોસ સેક્શન એરિયાનો અર્થ કરું છું ત્યારે તે કોરનો કોર ક્રોસ સેક્શન એરિયા છે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો તેથી આ દ્રશ્ય બેકગ્રાઉન્ડ સાથે ચાલો આપણે આપણા નોટપેડ પર પાછા જઈએ અને ડિઝાઇન માટેના સમીકરણો લખવાનું શરૂ કરીએ અમે શરૂ કરવા માટે પહેલા ટ્રાન્સફોર્મરની ડિઝાઇન લઈશું અને પછી ઇન્ડક્ટર ડિઝાઇન લઈશું તેથી ઇલેક્ટ્રિકલ બાજુએ ટ્રાન્સફોર્મર ડિઝાઇનમાં હું કહીશ કે આપણી પાસે નીચેની માહિતી છે આપણી પાસે પ્રાઇમરી સેકન્ડરીનો વોલ્ટેજ હોય છે ટર્ન ગુણોત્તર ને કારણ પ્રાઇમરીમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ સેકન્ડરીમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ અને ટ્રાન્સફોર્મરની પાવર અને ક્ષમતા તે ઇલેક્ટ્રિકલ બાજુએ પાસાં છે જે આપણી પાસે છે હવે ભૌતિક અથવા યાંત્રિક બાજુએ આપણી પાસે એક કોર છે અને જો તમે કોર ડેટા શીટ્સ જુઓ તો ત્યાં બે મહત્વપૂર્ણ પરિમાણો છે જે આપવામાં આવશે એકને કોર ક્રોસ સેક્શન એરિયા કહેવામાં આવે છે ચાલો આપણે જોઈએ કે તેનો અર્થ શું છે આ કોર ક્રોસ સેક્શન એરિયા છે અને ડેટા શીટ્સમાં અન્ય એક મહત્વપૂર્ણ પરિમાણ આપવામાં આવ્યું છે જેને Aw તરીકે ઓળખવામાં આવે છે જેને વિંડો એરિયા પણ કહેવામાં આવે છે તેથી ભૌતિક બાજુએ આપણી પાસે કોર ક્રોસ સેક્શન એરિયા હોય છે અને વિદ્યુત બાજુએ વિંડો એરિયા હોય છે આપણી પાસે આપણને જાણીતા પ્રવાહોમાંથી વોલ્ટેજ હોય છે આપણે આ બંનેને કેવી રીતે જોડી શકીએ અને કોરની પસંદગી સાથે છે હવે તે એક્સરસાઇઝ છે તેથી આપણે ડિઝાઇનમાં આગળ વધીએ તે પહેલાં હું કેટલાક કોર બતાવવા માંગુ છું જેથી તમને ખ્યાલ આવે કે આ કોર ક્રોસ સેક્શન એરિયા શું છે આ વિન્ડો એરીયા શું છે તે તમને કોઈપણ આપેલા મુખ્ય ભાગમાં આ બે ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરશે અને કોરની પસંદગીમાં પણ તમને મદદ કરશે આથી ચાલો આપણે વોલ્ટેજ અને Ac ને કોર ક્રોસ સેક્શન એરિયા સાથે સંબંધિત કરીને શરૂઆત કરીએ વોલ્ટેજ અને Ac સંબંધિત હોઈ શકે છે તેથી કોર ક્રોસ સેક્શન એરિયા તમને વાઇન્ડિંગ્સની ક્ષમતાના વોલ્ટેજ પર ખ્યાલ આપશે અને વર્તમાન વહન ક્ષમતા તમે ટર્ન માટે ઉપયોગ કરો છો તે કોપરના ગેજ ની જાડાઈ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેને વિન્ડો એરિયાની અંદર સમાવવા પડે છે તેથી વર્તમાન અને વિંડો એરીયા સંબંધિત થશે તેથી આ બે સંબંધો આપણે સ્થાપિત કરીશું અને તે કરવામાં આપણે ખરેખર ટ્રાન્સફોર્મર માટે અને તે જ રીતે ઇન્ડક્ટર માટે ડિઝાઇન પર પહોંચીશું આપણે ફેરાડેઝ નિયમ V N પરથી જાણીએ છીએ તેથી તમે જુઓ છો કે વિદ્યુત પરિમાણ ચુંબકીય સામગ્રીની અંદરના પરિમાણ સાથે સંબંધિત થાય છે જે પ્રવાહ છે આથી આ બે ને ધ્યાનમાં લેતાં આપણે જોઈએ છીએ કે વોલ્ટેજ NAc દ્વારા સંબંધિત છે જ્યાં B એ પ્રવાહ ઘનતા છે ફ્લક્સ ડેન્સિટી B એ ખરેખર મુખ્ય ક્રોસ સેક્શન એરીયા દ્વારા ફ્લક્સ છે તેથી આ મૂળભૂત સંબંધો છે હું તેમની સમીક્ષા કરીશ કારણ કે આપણે આની સાથે આગળ વધીશું જો તમે ભૂલી જાઓ તો તમે કદાચ તેમને યાદ કરવાનું શરૂ કરી શકો છો હવે આ એક મહત્વપૂર્ણ સંબંધ છે જેનો ઉપયોગ આપણે હવે ફોરવર્ડ ટ્રાન્સફોર્મરને ધ્યાનમાં લઈશું તેથી ફોરવર્ડ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં જેમ મેં કહ્યું છે કે આ પ્રાઇમરી છે જે Vin સાથે જોડાયેલું છે અને પછી તમારી પાસે સેકન્ડરી છે અને તમારી પાસે ત્રીજો ટર્ન પણ છે જ્યારે સીમાંકન વાઇન્ડિંગ થાય છે ત્યારે આપણે પછીથી તે પર આવીશું કારણ કે તેમાં લગભગ નજીવી પાવર છે તેથી ચાલો આપણે કહીએ કે આ વાઇન્ડિંગમાં Np નંબરના ટર્ન હોય છે અને તેમાં Ns સંખ્યાના ટર્ન હોય છે અને જ્યારે ટ્રાન્ઝિસ્ટર રચાય છે ત્યારે તમને Vin નો વોલ્ટેજ દેખાશે હવે આપણે તેને લાગુ પાડીશું કે Vin Np Ac અને જે Np Ac બરાબર છે અને પ્રવાહ સંક્રાન્તિઓ રેખીય હોવાથી હું સામાન્યતાને ગુમાવ્યા વિના કહીશ કે તે ∆B∆T છે હવે જો તમે ફોરવર્ડ કન્વર્ટર પર નજર નાખો તો આપણે જોયું કે ફ્લક્સ ફાઇલ વેવ ફોર્મ કરન્ટ ની જેમ સમાન વેવ શેપ્સ લે છે તેથી અમે જોયું કે ફ્લક્સ 0 થી φm સુધી ગયો અને ફ્લક્સ કાં તો રેખીય રીતે ગયો અથવા એક્સપોનેન્શિયલ ઘટાડોની રીતે તે ફરીથી 0 પર હતો કે કેમ તેના પર આધાર રાખે છે અને પછી થોડા સમય પછી ફરીથી તે પછીનું સાયકલ આ ફેશનમાં આગળ વધવાનું શરૂ થયું તેથી ત્યાં 0 થી φm નો સ્વિંગ છે અને જો તમે B ની દ્રષ્ટિએ લો તો 0 થી Bm નો સ્વિંગ થાય છે Bm એ બીજું કશું જ નથી પરંતુ φm Ac અને આપણે ત્યાં પહેલેથી જ Ac મૂકી દીધું છે આ NP Ac છે તે મહત્તમ BM ને સ્વિંગ કરી શકે છે અને કયા સમયમાં સમયગાળો dTs છે અને ફોરવર્ડ કન્વર્ટરના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે ઓન ટાઇમ ડ્યુટી સાયકલ ના 50 ટકાથી આગળ વધી શકતો નથી જે કુલ સમયગાળાના 50 ટકા છે તેથી D એ 0 5 મહત્તમ છે તેથી ચાલો આપણે કહીએ કે સૌથી ખરાબ કિસ્સામાં આ Ts by 2 હોઈ શકે છે તો Vin 2Np Ac Bmfs તેથી હવે હું આને Ac સાથે સુધારીશ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે આ એક સંબંધ છે જે વોલ્ટેજને અન્ય ઘણા શારીરિક પરિમાણો સાથે જોડે છે આથી વોલ્ટેજનો સંબંધ ટર્ન કોર ક્રોસ સેક્શનના ક્ષેત્રફળની સંખ્યા ચુંબકીય પદાર્થો Bm સાથે હોય છે આમ ફેરાઈટ્સના કિસ્સામાં Bm 0 2 ટેસ્લાની આસપાસ હશે તમે જોશો કે આ ફેરાઇટ્સ માટે સંતૃપ્ત ફ્લક્સ ઘનતા બિંદુ ત્રણ ટેસ્લા છે તેથી એક બિંદુ બે ટેસ્લા અને સ્વિચિંગ ફ્રિક્વન્સીની ફ્રિક્વન્સીને મંજૂરી આપો તે 10kHz 20kHz હશે જેનો આધાર તમે સ્વિચિંગ ફ્રિક્વન્સી તરીકે શું સેટ કરી રહ્યા છો તેના પર રહેલો છે તેથી આ આપણા કાર્યનો એક ભાગ છે આપણે હવે વર્તમાનને વિંડો એરિયા સાથે જોડવો પડશે જે આપણે હવે કરીશું હવે વાઇન્ડિંગ્સ વિંડો એરિયાની અંદર ફિટ થવાનું રહેશે તેથી હું E E કોરનું ઉદાહરણ આપીશ જે હું દોરવા જઇ રહ્યો છું તે E E કોરના ક્રોસ સેક્શનને દોરી શકાય છે અને આ આ રીતે છે મને લાગે છે કે આપણે આ હમણાં જ ભૌતિક રીતે જોયું છે પરંતુ હું આ દોરવા જઇ રહ્યો છું તેથી બાહ્ય સમજાવવાનું સરળ બને છે કે તમારી પાસે અહીં બે E E ભાગો છે હવે તે પૂર્ણ થયું છે કે બે E વિભાગો એક સાથે જોડાઈને કોર અને આ બે લંબચોરસ બનાવે છે જે તમે જોઈ રહ્યા છો અથવા વિંડો એરિયા આ એરીયાને અહીં લંબચોરસ કરે છે તેને વિંડો એરિયા કહેવામાં આવે છે જો કે તમારે જાણવું જોઈએ કે તમે જોયું હતું કે ત્યાં એક બોબિન હતું ત્યાં વિંડો એરીયાનો એક ભાગ છે જે બોબિન માટે બંધ થાય છે તેથી ચાલો આપણે કહીએ કે વેવનો એક ભાગ છે જે બોબિન માટે બંધ થાય છે અને પછી વાઇન્ડિંગ્સ આ રીતે મૂકવામાં આવે છે જ્યારે તમે વાઇન્ડિંગ કરો છો જે બંને બાજુ આવે છે અને બંને બાજુ તમે બોબિનને ચિત્રમાં આવતા જોશો જે ટર્નો હું આ રીતે બોબિનનું ચક્કર લગાવીશ ત્યારે તમે જોશો કે જ્યારે તમે કંડક્ટરો ને મૂકી રહ્યા છો ત્યારે અહીં ખાલી જગ્યાઓ હશે આ ભરવામાં આવતું નથી તેથી આ કેટલાક એરીયાનું નુકસાન પણ છે અને જો તમારી પાસે બહુવિધ વાઇન્ડિંગ્સ પ્રાઇમરી સેકન્ડરી એક સેકન્ડરી બે હોય તો દરેક લેયર પર ઇન્સ્યુલેશન લેયર દ્વારા અલગ કરવામાં આવે છે તો તમારી પાસે બીજી સેકન્ડરી હશે અને જો તમારી પાસે મલ્ટીપલ સેકન્ડરી હોય તો તમારી પાસે ઇન્સ્યુલેશનનું વધુ એક લેયર હશે અને તે પણ ઉપલબ્ધ વિંડો એરિયામાં ખાશે તેથી તમારે જે સમજવું જોઈએ તે એ છે કે આખો વિંડો એરીયા તમારા માટે ઉપલબ્ધ નથી ત્યાં એક પરિબળ Kw છે હવે Kw એ 1 કરતા ઓછું છે અને Kw Aw એ ઉપલબ્ધ વિન્ડો એરીયા છે તેથી તે Kw કરતા ઘણું ઓછું છે તેથી Kw ને વિન્ડો ફેક્ટર કહેવામાં આવે છે અને આ વિન્ડો પરિબળ ટ્રાન્સફોર્મર એપ્લિકેશનથી એપ્લિકેશનમાં બદલાઇ શકે છે પરંતુ તે સામાન્ય રીતે તે અનુભવ પર સૌથી વધુ જાય છે તેથી Kw તમે તેને ટ્રાન્સફોર્મર્સ બે વાઇન્ડિંગ અથવા ત્રણ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર્સ માટે પોઇન્ટ ચાર તરીકે લઇ શકો છો અને ઇન્ડક્ટર્સ માટે 0 6 ની બરાબર છે ઇન્ડક્ટર્સમાં આ સામાન્ય રીતે સિંગલ વાઇન્ડિંગ હોય છે અને વાઇન્ડિંગ્સ અને તેના જેવી વસ્તુઓ વચ્ચે કોઈ ઇન્સ્યુલેશન હોતું નથી અને તેથી તમે વિન્ડો એરિયાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત યાદ રાખો કે જો બહુવિધ વાઇન્ડિંગ્સ હોય તો Kw વિન્ડો ફેક્ટર મલ્ટીપલ સેકન્ડરીના મલ્ટીપલ માટે 0 2 જેટલું નીચું જઈ શકે છે તેથી આ કેટલીક બાબતો છે જેને તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી Kw Aw બંધબેસતું હોવું જોઇએ તેના કરતા વધારે હોવું જોઇએ પ્રાઇમરી વાયરના વાયરના ક્રોસ સેક્શનના એરીયા સાથે ટર્નોની N સંખ્યા વત્તા સેકન્ડરી વાયરના ક્રોસ સેક્શનવાળા ટર્ન સાથે ટર્નની NS સંખ્યા વત્તા ડિમેગ્નેટાઇઝિંગ વાયરના ક્રોસ સેક્શનના વિભાગને ટર્ન આપતા ટર્નોની Nd સંખ્યા તેથી જ્યારે હું કહું છું કે વાયર ક્રોસ સેક્શન એરિયા જ્યારે મારી પાસે કોપર વાહક હોય છે તેથી આ વાયર ક્રોસ સેક્શન એરિયા Aw છે તેથી તે પ્રાઇમરી વાયર ક્રોસ સેક્શનના એરીયા માટે Awp હોઈ શકે છે સેકન્ડરી વાયરના ક્રોસ સેક્શનના એરીયા માટે Aww અને વાયર આવે છે તેથી જ્યારે તમે ટચિંગ કરતા હોવ ત્યારે તે ઇન્સ્યુલેટેડ થાય છે તેથી શોર્ટ સર્કિટ ન બનવું જોઈએ તેથી તેને નામ આપવામાં આવે છે અને તે રીતે ઇન્સ્યુલેટેડ કરવામાં આવે છે ઉપરોક્ત પણ બીજી શક્ય છે તેથી વિંડો એરિયા આ સંબંધ મહત્વપૂર્ણ છે હવે ચાલો આપણે કહીએ દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે વિદ્યુતપ્રવાહનું r m s મૂલ્ય જે દરેક ટર્નમાંથી પસાર થવું જોઈએ તેથી પ્રાઇમરીમાંથી વહેતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય r m s આપણે જાણીએ છીએ કે પ્રવાહના વિદ્યુત સંવેદનશીલ r m s મૂલ્ય પરથી સેકન્ડરીને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગમાંથી વહેતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય જાણી શકાય છે તેથી જો તમે જાણો છો કે બીજો એક નવો શબ્દ છે જે હું રજૂ કરવા જઇ રહ્યો છું જેનું નામ જે છે તો તમે તેનો ઉપયોગ કર્યો હશે અથવા ન પણ કર્યો હશે જે ને કોપર એલ્યુમિનિયમ જેવા વિવિધ પદાર્થો માટે કરન્ટ ડેન્સિટી કહેવામાં આવે છે તેમાં એક ચોક્કસ વિદ્યુતપ્રવાહ ઘનતા હોય છે જેને કેટલાક આંતરરાષ્ટ્રીય ધોરણોના માપદંડ તરીકે માન્ય રાખવામાં આવે છે તેથી આ સામાન્ય રીતે mm square દીઠ અમ્પેયર્સની દ્રષ્ટિએ હોય છે તેથી સામાન્ય રીતે સ્ટોકિંગ મૂલ્ય દ્વારા ડિફોલ્ટ માટે તમે 3 Amm2 લઇ શકો છો તમે કંડક્ટરના ક્રોસ સેક્શન એરિયાના 3 Amm2 ને મંજૂરી આપી શકો છો તેથી આ SI એકમોમાં મીટર square દીઠ 3 x 106 amps નું કામ કરશે તેથી આ વર્તમાન ઘનતા છે તેથી વર્તમાન ઘનતા એ એક એવી વસ્તુ છે જ્યારે તમે નક્કી કરી લો કે તમે પ્રોડક્ટની ગુણવત્તાને આધારે ઉદ્યોગમાં પ્રતિ mm square લોકો amps થી શરૂ કરવા માટે કોપર કંડક્ટરનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો તેથી તમારે પ્રતિ mm square દીઠ 6 amps કરવું પડશે તેથી વર્તમાન I rms મૂલ્યનું વિભાજન J વડે તમને વાયરના ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ આપશે તેથી તમે જઈને ડેટા શીટમાં જોશો અને વાયર ગેજની સાઇઝ તપાસો તેને વાયર ડેટાશીટ અથવા વાયર ટેબલમાં સ્ટાન્ડર્ડ વાયર ગેજ સાઇઝ કહેવામાં આવે છે અથવા તમે ઇન્ટરનેટ પર પણ જઇ શકો છો અને સ્ટાન્ડર્ડ વાયર ગેજ ટેબલનો ઉપયોગ કરી શકો છો તમે r m s નું મૂલ્ય જાણો છો તમે જાણો છો કે વર્તમાન ઘનતા કેટલી હોવી જોઇએ જે એમ્પીયર mm square અથવા એમ્પીયર મીટર square માં હોય છે તમે વાયર ક્રોસ સેક્શનના વાયરની જરૂરિયાતની ગણતરી કરશો તમે વાયર ટેબલ સ્ટાન્ડર્ડ વાયર ગેજ ટેબલમાં જાઓ છો અને ગણતરી કરેલા કરતા વધુ ક્રોસ સેક્શન ધરાવતા વાયર ગેજને પસંદ કરો છો અને તમે કયા વાઇન્ડિંગ માટે ઉપયોગ કરવાના છો તેના આધારે તેને Awp અથવા Aws અથવા Awd તરીકે સેટ કરો છો તેથી હવે આપણે શું કરીશું તે એ છે કે હું તેને આ સ્વરૂપમાં રજૂ કરીશ હું ફોરવર્ડ કન્વર્ટરના કિસ્સામાં ટોચનું મૂલ્ય લઈશ આપણી પાસે આ ફેશનમાં પ્રવાહો વહેતા હોય છે આપણી પાસે આ રીતે પ્રવાહો વહેતા હોય છે તેથી હું તેને સરખાવવા જઈ રહ્યો છું કારણ કે તમે સમયસર આની અંદર સમકક્ષ પ્રવાહને square પ્રવાહ તરીકે લેશો ત્યાં આ એરીયા તે આ એરીયા જેવો જ છે અને આને આપણે Im કહીએ તેમ લઈ શકાય છે તેથી Irms મૂલ્યને ફરજ સાયકલના મૂળમાં ટોચની કિંમત તરીકે લઇ શકાય છે અથવા તમે કહી શકો છો કે IrmsIrms Im x ફોર્મ પરિબળ અને square વેવફોર્મ્સ ના કિસ્સામાં સ્વરૂપ પરિબળ એક છે તેથી ક્રોસ સેક્શન મુજબ હું હશે માફ કરજો હું દિલગીર છું મારે તે બીજી રીતે કરવું જોઈતું હતું Im IrmsKf તેથી Im એ વાયર ક્રોસ સેક્શન હશે તેથી જો તે પ્રાઇમરી માટે હોય તો તે પ્રાઇમરી માટે Im હશે જો તે સેકન્ડરી માટે હોય તો તે I માટે સેકન્ડરી Kf J વગેરે અને આ બધું NpImp Kf J NsIms Kf J Kw Aw હવે તે અન્ય એક સંબંધ છે જે Aw ને વર્તમાન પરિમાણ Kf J સાથે જોડે છે તે વર્તમાન ઘનતા અને ટર્નની સંખ્યા છે હવે આ બે સંબંધો એક Aw સાથે અને બીજો Ac કોર ક્રોસ સેક્શન એરિયા સાથેનો મુખ્ય સંબંધ છે જેનો આપણે ઉપયોગ કરીશું તેથી જો હું પ્રોડક્ટ લઉં તો એક Aw માં Ac છે હવે Aw માં Ac તમને એરિયા પ્રોડક્ટ Ap તરીકે ઓળખાતી પ્રોડક્ટ આપશે આ m4 છે આ પ્રોડક્ટ એ આ ક્ષેત્રનું પ્રોડક્ટ એક પરિમાણ છે જેનો ઉપયોગ તમે મુખ્ય પસંદ કરવા માટે કરી શકો છો તેથી જો તમે કોર ડેટા શીટ જુઓ તો એરિયા પ્રોડક્ટ માટે એક પેરામીટર છે જે ક્યારેક તે આપવામાં આવે છે અથવા Ac અને Aw આપવામાં આવશે તો તમે ગુણાકાર કરશો અને એરિયા પ્રોડક્ટ શોધી કાઢશો તેથી તમે એરિયા પ્રોડક્ટની યાદી બનાવી શકો છો અને તમે તે એરિયા પ્રોડક્ટ પસંદ કરી શકો છો જે ગણતરી કરેલ એરિયા પ્રોડક્ટ કરતા વધુ હોય તેથી તમે દરેક ટ્રાન્સફોર્મર ટોપોલોજીસ માટે તે બે સમીકરણો સાથે મેળવી શકો છો અને ફોરવર્ડ કન્વર્ટર માટે તે આ સ્વરૂપમાં આપવામાં આવ્યું છે Po એ આઉટપુટ પાવર Ap Po11η√2KwJfsBm કાર્યક્ષમતા લગભગ એંસી ટકા ધારવામાં આવે છે તેથી ફોરવર્ડ કન્વર્ટર માટે આ એરિયા પ્રોડક્ટ છે અને તમે જુઓ છો કે Po specમાંથી ઉપલબ્ધ છે આ ડિઝાઇનની કાર્યક્ષમતાનું spec ઇનપુટ છે જેને તમે ધારી શકો છો કે તે 0 8 ની આસપાસ છે ૮૦ ટકા Kw તમારી પાસે સ્ટોકિંગ આકૃતિ છે જે મેં તેને 0 4 ની આસપાસ શરૂ કરવાનું કહ્યું હતું જે તમે 3 amps પ્રતિ mm square અથવા 3 થી 10 થી શરૂ કરો છો જે પ્રતિ મીટર square 6 ampsના પાવરથી શરૂ કરો છો fs એ સ્વિચિંગ ફ્રિક્વન્સી છે અને આ ડિઝાઇન spec ફરીથી છે અને ફેરાઇટ માટે Bm તમે તમારા ટ્રાન્સફોર્મર કોરને બિંદુ બે ટેસ્લા પર ડિઝાઇન કરી શકો છો તે યાદ રાખો કે મોટાભાગના ફેરાઇટ્સ માટે સેચ્યુરેશન ફ્લક્સ ઘનતા પોઇન્ટ ત્રણ છે ટેસ્લા અને તમે 0 2 ટેસ્લા પર સુરક્ષિત રીતે ડિઝાઇન કરી શકો છો પરંતુ તેમાં પાવડર ડાયન અમોરફોસ બ્રાન્ડ નેમ મેટલાસ સાથેના કોર જેવા ઉચ્ચ ફ્રિક્વન્સી કોર છે જેમાં 1 6 ની આસપાસ સેચ્યુરેશન પ્રવાહ ઘનતા ઘણી ઊંચી હોય છે તેથી તમે તેને 1 5 ટેસ્લાની આસપાસ સુરક્ષિત રીતે ડિઝાઇન કરી શકો છો જે તમને ખૂબ નાના કદના કોર આપશે આ રીતે તમે કોઈ ચોક્કસ એપ્લિકેશન માટે આ મૂલ્યને પ્લગ ઇન કર્યા પછી એરિયા પ્રોડક્ટ શોધી શકો છો ડેટા શીટમાં એરિયા પ્રોડક્ટ જાય છે તે શોધો જે કોરની ગણતરી કરવામાં આવે છે તેના કરતા વધારે એરિયા પ્રોડક્ટ ધરાવે છે જે તમને કોરનું કદ આપશે તેથી ચાલો હવે ટ્રાન્સફોર્મર માટે ડિઝાઇન પ્રક્રિયાની સ્ટેપ બાય સ્ટેપ યાદી બનાવીએ ચાલો આપણે ટ્રાન્સફોર્મર માટેના ડિઝાઇન પગલાઓનો સારાંશ અને સૂચિબદ્ધ કરીએ તેથી પહેલા આપણે Po ગણતરી Po અંદાજથી પ્રારંભ કરીએ છીએ આપણે જાણીએ છીએ Vo આપણે જાણીએ છીએ કે Io આ spec માંથી આવી રહ્યું છે અને તમે Po મૂલ્યનું મૂલ્યાંકન કરી શકો છો ત્યારબાદ એક વખત તમે નોટ મૂલ્ય જાણી લો પછી તમે એરિયા પ્રોડક્ટ Apનું મૂલ્યાંકન કરી શકો છો અને આ માટે તમારે સ્વિચિંગ ફ્રિક્વન્સી અને સ્વિચિંગ ફ્રિક્વન્સી ધારી લેવાની જરૂર છે જે તમે કયા ઉપકરણોનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો તેના પર આધાર રાખે છે કે MOSFETS કેટલી ઝડપથી 20 કિલોહર્ટ્ઝ પર સ્વિચ કરવા માંગો છો ૫૦ કિલોહર્ટ્ઝ અથવા ૧૦૦૦ કિલોહર્ટ્ઝ અને પછી તમે Bm નો ઉપયોગ કરો છો અને જો તે ફેરાઇટ હોય તો તમે ૦ ૨ ટેસ્લાના મૂલ્યથી પ્રારંભ કરી શકો છો પછી તમે Np માટે ટર્ન પસંદ કરો છો હવે આ તે પરથી આવી રહ્યું છે કે Vin 2 Np Ac Bm fs આ જાણીતું છે કારણ કે તમે પહેલેથી જ ગણતરી કરી લીધી છે તમે કોર પસંદ કરો છો તે જ ક્ષણે કોર પસંદ કર્યો છે Ac જાણીતું છે અને Bm જાણીતું છે fs જાણીતું છે Vin જાણીતું છે માત્ર NP જાણીતું નથી ત્યાર પછી આની ગણતરી કરો NsNp n નો ઉપયોગ કરીને Ns ની ગણતરી કરો અને n એ spec ફરીથી spec ડિઝાઇન કરે છે કારણ કે આપણે તેનો ઉપયોગ ndVin Vo માં કરવા માંગીએ છીએ તો Vo એક spec Vin છે એક spec Bm પછી ચિત્રમાં આવશે તેથી n એક ડિઝાઇન spec હોઈ શકે છે ડિઝાઇનર ત્યારબાદ spec તેઓ કોપરના વાયર ગેજ કદની પસંદગી કરે છે તેથી R M S મૂલ્યનું મૂલ્યાંકન જાણીને પ્રાઇમરી વાયર ક્રોસ સેક્શન માટે સેકન્ડરી વાયર ક્રોસ સેક્શન માટે સેકન્ડરી વાયર ક્રોસ સેક્શન માટે ટર્નમાંથી વહેતા પ્રવાહોને જાણીને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ્સ માટે અને સ્ટાન્ડર્ડ વાયર ગેજ કેબલમાંથી અને તમે પસંદ કરેલા વાયર માટે વાયર ગેજ પસંદ કરો ક્રોસ સેક્શનના એરીયાની નોંધ લો અને પછી ક્રોસ ચેક કરવા માટે તેનો ઉપયોગ કરો Np x પ્રાઇમરીનો વાયર ક્રોસ સેક્શન એરીયા Ns x સેકન્ડરીનો વાયર ક્રોસ સેક્શન એરિયા Nd x ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગનો વાયર ક્રોસ સેક્શન એરિયા આ બધાને વિન્ડો એરિયામાં સમાવવા જોઇએ એટલું જ નહીં ઉપલબ્ધ વિન્ડો એરિયાની અંદર વિન્ડો એરિયા આ બધું Kw Aw કરતા ઓછું હોવું જોઇએ તેથી આ ક્રોસ ચેક બનાવો તમે એરિયા પ્રોડક્ટ મોમેન્ટ માંથી કોર પસંદ કરો તે જ ક્ષણે Aw મૂલ્ય જાણીતું છે તમે આ બધી વસ્તુઓ કરો ટ્રાન્સફોર્મરની ડિઝાઇન પૂર્ણ થઈ ગઈ છે તમારે ફક્ત વિવિધ સામગ્રી કોર તે ચોક્કસ ગેજ બોબિન સાથે ગેજના ટર્નની સંખ્યા એક સાથે ખરીદવાની છે અને પછી તેને સ્ટેક કરીને એકસાથે મૂકવામાં આવે છે આ રીતે તમે ઇલેક્ટ્રિકલ specથી શરૂ કરીને ટ્રાન્સફોર્મરને ભૌતિક રીતે ડિઝાઇન કરી શકો છો